વ્યાખ્યાન 51 માં આપ સૌનું સ્વાગત છે અને હવે આપણે એક નવા વિષય ડીફરન્સીયલ ઈક્વેશન સાથે ચાલુ કરીશું આજના વ્યાખ્યાનમાં પરિચય અને ડીફરન્સીયલ ઈક્વેશન ની માહિતી આપવામાં આવશે હવે આપણે જોઇશું ડીફરન્સીયલ ઈક્વેશન શું છે એવા ઈક્વેશન કે જેમાં એક અથવા વધુ સ્વતંત્ર ચલોના સંદર્ભમાં એક અથવા વધુ ડેરિવેટિવ અથવા તફાવતનો સમાવેશ થાય તેને ડીફરન્સીયલ ઈક્વેશન કહેવામાં આવે છે અહીં ડીફરન્સીયલ ઈક્વેશન ના ઉદાહરણ આપ્યા છે અહીં ઈક્વેશન માં ડેરિવેટિવ ટર્મો આવેલ છે આથી આપણે આ ઈક્વેશન ડીફરન્સીયલ ઈક્વેશન તરીકે ઓળખીએ છે જે ઈક્વેશન માં એક જ સ્વતંત્ર ચલ x હોય તેવા ઈક્વેશન સામાન્ય ડીફરન્સીયલ ઈક્વેશન તરીકે ઓળખવામાં આવે છે અહીં દર્શાવેલ પ્રથમ ઈક્વેશન માં y એ x પર આશ્રિત ચલ છે આથી પ્રથમ ઈક્વેશન ને સામાન્ય ડીફરન્સીયલ ઈક્વેશન કહેવાય છે અહીં દર્શાવેલ બીજું ઈક્વેશન પણ સામાન્ય ડીફરન્સીયલ ઈક્વેશન છે જેમાં dx અને dy જેવા ડીફરન્સીયલ ટર્મો આવેલા છે અહી y એ આશ્રિત ચલ છે અને x એ સ્વતંત્ર ચલ છે હવે છેલ્લા ઈક્વેશન માં આપણી જોડે બે સ્વતંત્ર ચલ x અને t છે આપણે બે ચલ પર આધારિત ઈક્વેશન માં આંશિક ડીફરન્સીયલ ઈક્વેશન અથવા પીડીઈ કરવાનો વિકલ્પ ધરાવીએ છે અહીં આંશિક ડીફરન્સીયલ ઈક્વેશન એ સામાન્ય ડીફરન્સીયલ ઈક્વેશન થી અલગ રીતે થાય છે અહીં ડીફરન્સીયલ ઈક્વેશન ને તેના ક્રમ ના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે અહીં ક્રમાંકનો અર્થ સર્વોચ્ચ ક્રમનું ડીફરન્સીયલ થાય છે ઉદાહરણ તરીકે અહીં પ્રથમ ઈક્વેશન માં સર્વોચ્ચ ડીફરન્સીયલ ક્રમાંક 4 છે આવી જ રીતે આપણે બીજા બે ઈક્વેશન ના ક્રમાંક નક્કી કરી શકીએ છે હવે આપણે ડિગ્રી વિશે સમજીશું અહીં ઈક્વેશન માં સર્વોચ્ચ ક્રમના ડીફરન્સીયલ ડિગ્રીનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે અહિયાં ઘાત 1 છે અથવા આપણે કહી શકીએ કે આ ટર્મ ની ડિગ્રી 1 છે આથી આ ટર્મની ડિગ્રી 1 છે પરંતુ ૪ થા ક્રમાંકનુ ડીફરન્સીયલ ઈક્વેશન છે આથી અહી ઈક્વેશન નો ક્રમાંક ૪ છે અને ડિગ્રી ૧ છે જ્યારે બીજા ઈક્વેશન માં સર્વોચ્ચ ક્રમાંક 1 છે આ ક્રમાંક અહીં dx dy ટર્મમાં દેખાઈ રહ્યાં છે જ્યારે ત્રીજા ઈક્વેશન માં સર્વોચ્ચ ક્રમાંક 3 છે કારણ કે ડીફરન્સીયલ ક્રમાંક 3 છે અને તેની ડિગ્રી 2 છે જે અહિયાં ઈક્વેશન માં દર્શાવવામાં આવ્યું છે d4ydx4d2ydx2dydx3ex order 4 degree 1 yy21dxxy2 1dy order 1 degree 1 2vt2k3vx32 order 3 degree 1 હવે આપણે વર્ગીકરણની વધુ ચર્ચા કરીશું અહીં લિનિયર ડીફરન્સીયલ અને બિનરેખીય ડીફરન્સીયલ ના ઈક્વેશન ના વર્ગીકરણ ની ચર્ચા કરીશું જો દરેક આશ્રિત ચલ અને દરેક ડેરિવેટિવ પ્રથમ ડિગ્રીમાં હોય તો તેને લિનિયર ડીફરન્સીયલ ઈક્વેશન કહેવામાં આવે છે જો કોઈ ઈક્વેશન માં ગુણાકાર અથવા ઘાતાંક આવતો ન હોય તો તેવા ઈક્વેશન ને લિનિયર ઈક્વેશન કહે છે અહીં આશ્રિત ચલનો ગુણાકાર અથવા ડીફરન્સીયલ ઘાતાંક પર લિનિયર ઈક્વેશન આધાર રાખે છે લિનિયર ઈક્વેશન સિવાયના ઈક્વેશન ને બિનરેખીય ઈક્વેશન કહીએ છે બિનરેખીય ઈક્વેશન માં એક ડેરિવેટિવ ના અથવા આશ્રિત ચલના ગુણાકાર સામેલ હોય છે અહીં તમામ લિનિયર ઈક્વેશન પ્રથમ ડિગ્રી હોય છે આથી લિનિયર ઈક્વેશન માં ઘાતાંક અને ગુણાકાર આવતા નથી અને તે પ્રથમ ડિગ્રી હોય છે પરંતુ દરેક પ્રથમ ડિગ્રી ઈક્વેશન લિનિયર ન હોઈ શકે ઉદાહરણ તરીકે અહીં આ બીજા ક્રમનું ઈક્વેશન છે અને ડિગ્રી અહીં એક છે ડિગ્રીને ઉચ્ચતમ ઓર્ડર ટર્મની ઊંચી ડિગ્રી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે પરંતુ અહી y અને dy dx ના ગુણાકારને કારણે આ ઈક્વેશન બિનરેખીય છે તેની પ્રથમ ડિગ્રી છે તેથી દરેક લિનિયર ઈક્વેશન પ્રથમ ડિગ્રીનું હોય છે પરંતુ દરેક પ્રથમ ડિગ્રીનું ઈક્વેશન લિનિયર હશે નહીં d2ydx2ydydxy0 હવે ડીફરન્સીયલ ઈક્વેશન ના ઉકેલ મેળવવાની ચર્ચા કરીશું અહીં આશ્રિત અને સ્વતંત્ર ચલ માં ડીફરન્સીયલ ટર્મ વચ્ચેનો સંબંધ જોઈશું કારણ કે ઉકેલમાં આપણે ડીફરન્સીયલ ટર્મ નહીં જોઈએ ડીફરન્સીયલ ઈક્વેશન માં વિવિધ ડીફરન્સીયલ ટર્મ આવેલા હોય છે આ આશ્રિત અને સ્વતંત્ર ચલ વચ્ચેના કોઈપણ સંબંધ જે ડીફરન્સીયલ ઈક્વેશન ને સંતોષે તે ઉકેલ નું અથવા ડીફરન્સીયલ ઈક્વેશન માં અભિન્ન છે તેથી દાખલા તરીકે આપણે આ ફંક્શનને વચ્ચે રાખીને yAxB જેમાં બે કોન્સટન્ટ ટર્મ આવેલા હોય છે અહીં આપણે ડીફરન્સીયલ ઈક્વેશન નો ઉકેલ જોઈશું y2xy 0 આ સંબંધ આ ડીફરન્સીયલ ઈક્વેશન ને સંતોષે છે જેને આપણે સરળતાથી ચકાસી શકીએ છીએ કારણ કે જો આપણે અહીં આ y નું ડીફરન્સીયલ કરીએ તો આપણને A - x નો વર્ગ મળશે આથિ અહીંયા બીજું ડીફરન્સીયલ પણ ઈક્વેશન માં છે તેથી આપણે અહીં દ્વિતીય ક્રમાંકનું ડીફરન્સીયલ ઈક્વેશન જોઈશું આથી y Ax2 અને y 2Ax3 એ બીજા ક્રમાંક નું વિકલન છે તેને અહીં પ્રથમ ઈક્વેશન માં બદલીએ તો બીજું ઈક્વેશન અહીં મળે છે તેથી જો આપણી પાસે બે Ax3 માં 2x ઉમેરવામાં આવે છે અહી પ્રથમ ક્રમાંકમાં Ax2 વિકલન મળે છે જેનું દ્વિતીય ક્રમાંકમાં 2Ax3 વિકલન મળે અને બીજ ટર્મ રદ થાય છે અહીં ઈક્વેશન માં જમણી બાજુ 0 મળે છે તેથી આપણે જે નિરીક્ષણ કર્યું કે અહી નીચે દર્શાવેલ ઈક્વેશન નુ સમાધાન મળ્યું કારણ કે આ સંબંધ સમૂહ આ ડીફરન્સીયલ ઈક્વેશન ને સંતોષે છે yAxB હવે આપણે આ ડીફરન્સીયલ ઈક્વેશન ની રચના ની દિશા તરફ જઈશું તે પહેલાં આપણે કર્વને સમજણ લઈશું આથી અહીં n જેટલા પરિબળો કર્વમાં આવેલા છે અહી x અને y બે ચલ આવેલા છે આ ચલ અને પરિબળોનો સંબંધ આ રીતે x y f x y c1 c2 cn 0 વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી આ પરિબળોને બદલવાથી અહીં જુદાં જુદાં કર્વ મળશે આ એક કર્વમાં c ની વિવિધ કિંમતો માટે આપણે વિવિધ કર્વ મળે છે અહીં આ કેન્દ્રિત વર્તુળનો પ્રથમ સેટ છે તેનો અર્થ એ કે x2 y2 c છે અને c એ એક પરિમાણ છે તેથી એક પરિબળ ના સમૂહમાં c બિન નકારાત્મક વાસ્તવિક સંખ્યા છે અહીં x2y2 નું મૂલ્ય ઘન હોવું જોઈએ અહી ઈક્વેશન બિન નકારાત્મક છે આથી c બિન નકારાત્મક હોવું જોઈએ તેથી તે c ના બિન નકારાત્મક વાસ્તવિક મૂલ્યો લઈ રહ્યું છે તે c ના વિવિધ મૂલ્યો માટે સમાન કેન્દ્ર વર્તુળના ઈક્વેશન છે તેથી અહીં તે એક જ સરખા સમૂહમાં આવે છે કે જેમાં ફક્ત એક જ પરિબળ c છે અહી c ની કિંમત બદલતા આપણને કેન્દ્ર સમાન અને વિવિધ ત્રિજ્યાના વિવિધ વર્તુળો મળે છે અહીં આપણે ફરીથી વર્તુળોનો સમૂહ લઈએ તો અહીં આપણે કેન્દ્ર અને ત્રિજ્યા પણ બદલી રહ્યા છીએ અહીં c1 c2 અને c3 વર્તુળોનો સમૂહ પસંદ કરેલ છે અહીં c1 c2 કોઈપણ વાસ્તવિક સંખ્યા અને c3 એ ઘન વાસ્તવિક સંખ્યા છે આથી અહીં 3 પરિબળ c1c2c3 નો સમૂહ આવેલ છે પહેલા ચર્ચા કરેલ સમૂહમાં એક જ ત્રિજ્યાનો પરિબળ નો હતો અહીં વર્તુળના સમૂહમાં આપણે જુદા જુદા કેન્દ્ર અને જુદી જુદી ત્રિજ્યા છે તેથી આ વર્તુળોનો 3 પરિબળ નો સમૂહ છે આપણે ડીફરન્સીયલ ઈક્વેશન નું નિરાકરણ આપણે અગાઉના ઉદાહરણમાં પણ જોયું છે આથી તે કર્વના સમૂહનો છે જેનું વર્ણન આપણે આગળની સ્લાઈડમાં જોઈશું આથી હવે આપણે n પરિબળો માટે ડીફરન્સીયલ ઈક્વેશન ની રચના કરીને કર્વ નું નિર્માણ કેવી રીતે થાય તે સમજીશું આપણે પ્રથમ n પરિબળો વાળા સમૂહના કર્વ વિષે ચર્ચા કરી હતી અહીં ડીફરન્સીયલ ઈક્વેશન અથવા તેને સંબંધિત ઈક્વેશન નુ સમાધાન શોધવા નો મતલબ તેના કર્વના સમૂહ શોધવાનું છે આથિ આપેલ સમૂહમાંથી n કોન્સ્ટન્ટ શોધવાથી આપણે n માં ક્રમાંકના ડીફરન્સીયલ ઈક્વેશન નો ઉકેલ લાવી શકીએ છે તેથી ડીફરન્સીયલ ઈક્વેશન નો ક્રમ આપણે કેટલા પરિબળો લીધા તેના પર આશ્રિત રહેશે તેથી અહીં આપેલ ઈક્વેશન નો n વખત વિચલન કરવામાં આવે છે આ ઉપરાંત આપણે ત્યાં એક વધારાનું ઈક્વેશન મળે કે જે આપેલ n પરિબળ ના સમુહ નું ઈક્વેશન છે આપણે અહીં સમૂહના ઈક્વેશન ને અલગ રાખીએ છે આથી અહીં મળતા n વત્તા 1 ઈક્વેશન માંથી આપણે n પરિબળોને શરતોને આધીન દૂર કરીને કોન્સ્ટન્ટ ટર્મની કિંમત મેળવીએ છે ત્યારબાદ આપણને ડીફરન્સીયલ ઈક્વેશન માં વિચલન ટર્મ મળે છે અહી આ ઈક્વેશન માંથી આશ્રિત અને સ્વતંત્ર ટર્મ દૂર કરી દેવામાં આવેલ છે આથી અહીં n1 ઈક્વેશન ના ઉપયોગ થી આપણે n ક્રમાંકના ડીફરન્સીયલ ઈક્વેશન નો ઉકેલ લાવી શકીએ છે તેથી આપણે ઉદાહરણોની મદદથી જોશું કે આ અહીં ઈક્વેશન ની રચના કેવી રીતે કાર્ય કરે છે આપણે આ સંબંધ xy aex be x x2 દ્વારા સંતુષ્ટ થયા ડીફરન્સીયલ ઈક્વેશન પ્રાપ્ત કરીશું આ બે પરિબળ ધરાવતા કર્વ નો સમૂહ છે આપણી પાસે બે પરિબળ a અને b કોન્સ્ટન્ટ સમૂહ છે અહીં આવેલા બે પરિબળવાળા સમહુ ના લીધે આપણે દ્વિતીય ક્રમના ડીફરન્સીયલ ઈક્વેશન ની અપેક્ષા રાખી શકીએ આપેલ સંબંધનું વિકલન કરવાથી આપણે આ બંને કોન્સટન્ટ ને દૂર કરી શકીશું તેથી અહીં આપેલા કર્વવાળા સમૂહમાં xy aex be x x2 સંબંધ છે જો આપણે તેને x દ્વારા વિચલન કરીએ તો આપણે અહીં x y નું વિચલન અને વત્તા y અને x નો ડેરિવેટિવ મેળવીશું તેથી તે ઈક્વેશન xy y aex be x 2x છે આપણે આ સંબંધનું x ની સાપેક્ષે એક વખત વિકલન કરેલ છે હવે આ જ ઈક્વેશન નું આપણે બીજી વખત વિકલન કરીશું બીજી વખત વિકલન કરતા આપણે xy2yaexbe x2 ઈક્વેશન મળે છે બે વખત વિકલન કર્યા પછી આપણે અહી રહેલ કોન્સટન્ટને દૂર કરીશું અહીં aexbe x2 ઈક્વેશન આપણા સંબંધમાં આપેલ છે આથી આ સંબંધ aexbe x2 ને ઈક્વેશન માં મૂકવાથી અહીંયા કોન્સ્ટન્ટ આપણે દૂર કરી શકીએ છે હવે આ ડીફરન્સીયલ ઈક્વેશન માં વિચલનના ટર્મો આશ્રિત ચલો અને સ્વતંત્ર ચલો મળે છે આથી અહિયાં ઈક્વેશન 1 ની મદદથી આપણે xy2yxy x22 ઈક્વેશન મળે છે હવે મળતું ડીફરન્સીયલ ઈક્વેશન એ બે પરિબળ ધરાવતા સમૂહના કર્વમાં છે બીજા અર્થમાં કહીએ તો આ ડીફરન્સીયલ ઈક્વેશન ના ઉકેલ એ બે પરિબળ ધરાવતા સમૂહના કર્વો છે આ રીતે આપણે ડીફરન્સીયલ ઈક્વેશન નો ઉકેલ કર્વની રચના કરી શકીએ છે આથી આગળના વ્યાખ્યાનોમાં આપણે ડીફરન્સીયલ ઈક્વેશન નો ઉકેલ અને કર્વના સમૂહોને શોધવા વિશે સમજીશું હવે આપણી જોડે ઉકેલ મેળવવાની સામાન્ય અને ખાસ ટર્મ્ધતિ છે આ માટે આપણે આ n ક્રમાંકિત ડીફરન્સીયલ ઈક્વેશન ને સમજીએ અહીં આપણી જોડે n માં ક્રમાંકનું વિચલન અને તેનાથી ઓછા ક્રમાંકનું વિચલન ટર્મ છે આ ઈક્વેશન x અને y પર આશ્રિત ચલનું n ક્રમાંકનું ડીફરન્સીયલ ઈક્વેશન છે આથી જે ઉકેલમાં n સ્વતંત્ર કોન્સ્ટન્ટ આવેલ હોય તેને આપણે સામાન્ય ઉકેલની ટર્મ્ધતિ કહે છે આથી આગળની સ્લાઈડમાં દર્શાવ્યા મુજબ સામાન્ય ઉકેલ ટર્મ્ધતિ માં બે ચલના કર્વના સમૂહથી શરૂઆત કરીએ છે ત્યારબાદ તેને સંલગ્ન દ્વિતીય ક્રમાંકનું ડીફરન્સીયલ ઈક્વેશન ના ઉકેલ ની મદદથી બે કોન્સ્ટન્ટનો ઉકેલ આપણે ડીફરન્સીયલ ઈક્વેશન નો ઉકેલ આપે છે આથી જ્યારે n સ્વતંત્ર કોન્સટન્ટની મદદથી આપણને મળતા ઉકેલ સામાન્ય ઉકેલની પધ્ધતિ કહવાય છે આથી અહીં ડીફરન્સીયલ ઈક્વેશન ના ઉકેલ ની ચર્ચા કરવામાં આવેલ છે જો n માં ક્રમાંકિત ડીફરન્સીયલ ઈક્વેશન માં n કોન્સ્ટન્ટ આવેલ હોય તો તેવા સામાન્ય ડીફરન્સીયલ ઈક્વેશન ના ઉકેલ ની ટર્મ્ધતિને સામાન્ય ઉકેલ ની ટર્મ્ધતિ કહેવાય છે બીજી એક પધ્ધતિનું નામ ખાસ ઉકેલની પધ્ધતી છે અહીં મળતા સહગુણાંકો અન્ય પૂરક પર આધારિત હોય છે અહીં ડીફરન્સીયલ ઈક્વેશન શરતોને આધીન હોય છે આથી આ અન્ય માહિતીના આધારે આપણે સહ ગુણાંક નું મૂલ્યાંકન મેળવી શકીએ છે અહીં મળતા સામાન્ય ઉકેલ ને n પરિબળવાળા કર્વ નો સમૂહ કહેવાય છે ખાસ ઉકેલ આપો ને ખાસ કર્વ આપે છે આ ખાસ ઉકેલ ત્યારે જ શક્ય છે જ્યારે કેટલીક પૂરક શરતોને ડીફરન્સીયલ ઈક્વેશન સાથે પૂરી પાડવામાં આવે આ પૂરક પરિસ્થિતિ ઓ સાથે ડીફરન્સીયલ ઈક્વેશન તરીકે આપણે ખાસ ઉકેલો મેળવીશું ખાસ ઉકેલનો મતલબ એ છે કે એક અથવા વધુ સ્વતંત્ર પરિબળોની ખાસ કિંમત શોધવી સામાન્ય રીતે તે ભૌતિક મોડેલ દ્વારા કેટલીક વધારાની શરતો સમસ્યાનું ભૌતિક શાસ્ત્ર ના આધારે આપવામાં આવે છે પછી આપણે ખરેખર આ કેટલાક અથવા બધા નિશ્ચિતતા ની ગણતરી કરી શકીએ છીએ અહીં ઉકેલમાં હવે કોઈ સ્વતંત્ર કોન્સ્ટન્ટ નથી અહીં ખાસ ઉકેલમાં આપણે ડીફરન્સીયલ ઈક્વેશન ના વિવિધ કોન્સ્ટન્ટ ની સંખ્યા ઈક્વેશન ના ક્રમાંક પર આધારિત હોય છે ઉદાહરણ તરીકે સામાન્ય ઉકેલમાં n ક્રમાંકના ઈક્વેશન માં n કોન્સ્ટન્ટ આવેલા હોય છે અહીં આપણે આ ઈક્વેશન ના ડીફરન્સીયલ ઉકેલ જોઈશું dydx2 4y0 આ તેનો સામાન્ય ઉકેલ છે અહીં આપણે ઉકેલ શોધવા માટેની તકનીકની ચર્ચા નથી કરતા અહીં આપણે વ્યાખ્યા ની ચર્ચા કરીશું ઉદાહરણ તરીકે yx c2 ઈક્વેશન છે આ ઈક્વેશન નું વિકલન કરતા dydx માં આપણને 2 મળે છે આ ઈક્વેશન માં x c2 ને 2 થી ગુણાકાર કરી તેમાંથી ચાર વખત yx c2 બાદ કરતાં આપણે 4x c2 મળે છે અહીં બીજી બાજુ પણ 4x c2 મળે છે આથી તે બંને બાજુથી દૂર થાય છે અહીં મળતો ઉકેલ એ આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન ને સંતોષે છે અહીં મળતા ઉકેલમાં આપણે c કોન્સ્ટન્ટ મળે છે આથિ અહીં સ્પષ્ટ છે કે c ની કોઈ પણ કિંમત માટે આ ઉકેલ માન્ય છે અહીં c એક કોન્સ્ટન્ટ છે અને ડીફરન્સીયલ ઈક્વેશન નો ક્રમાંક 1 છે આથી આ ઉકેલ ને સામાન્ય ઉકેલ તરીકે ગણવામાં આવે છે ખાસ ઉકેલ અહી c ની કોઈ પણ કિમત માટે આપેલ ઈક્વેશન માન્ય છે ઉદાહરણ તરીકે આપણે yx2 માટે સમજીએ અહીં yx2 એ c 0 માટે ડીફરન્સીયલ ઈક્વેશન નો ઉકેલ આપે છે અહીં ખાસ ઉકેલ એ પરવલય છે આ પરવલય એ કોન્સ્ટન્ટ ની કિંમત પર આધારીત છે આથી આપણે આને ખાસ ઉકેલ કહી છે અહીં આપણે ખાસ ઉકેલ અથવા સામાન્ય ઉકેલ વિશે સમજીએ છે અહીં બંને ઉકેલ દર્શાવવામાં આવ્યા છે અહીં ખાસ ઉકેલમાં આપણે કર્વના સમૂહમાંથી ખાસ એક કર્વ મળે છે હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું અહીં ડીફરન્સીયલ ઈક્વેશન yy xy21 છે અહી આપણે I મધ્યકવાળી પધ્ધતીનો ઉપયોગ કરીશું અહી વિભેયક ઈક્વેશન નો સામાન્ય ઉકેલ ycx1c છે અહીં ઈક્વેશન માં c એ એક માત્ર પરિબળ છે આથી તે એક પરિબળ ના કર્વના સમૂહમાં આવે છે આ ઈક્વેશન c ની કોઈ પણ કિમત માટે માન્ય છે આથી આ સામાન્ય ઉકેલ ને પ્રથમ ક્રમાંકની ડીફરન્સીયલ ઈક્વેશન માટે માન્ય ગણવામાં આવે છે અહીં ઉકેલમાં પણ એક જ કોન્સ્ટન્ટ આવે છે આથી અહીં આપણે સામાન્ય ઉકેલ આપેલ છે ખાસ ઉકેલ મેળવવા માટે આપણે આ કોન્સ્ટન્ટના સમૂહમાંથી કોઈ એક કિંમત પસંદ કરીશું ઉદાહરણ તરીકે આપણે c1 પસંદ કરે છે આ નક્કી કરેલી કિંમત માટે ઈક્વેશન y x 1 થઈ જશે આ ઈક્વેશન આપણા ડીફરન્સીયલ ઈક્વેશન ને સંતોષે છે અહી y ના વિકલન ની કિંમત 1 ઓછા x નો પૂર્ણ વર્ગ મળે છે તેની કિંમત 1 છે આથી ડાબી બાજુ x દૂર થાય છે હવે 1 ની બરાબરમાં 1 મળે છે આ દર્શાવે છે કે c ની કોઈ પણ કિંમત માટે આ ઈક્વેશન ડીફરન્સીયલ ઈક્વેશન ને સંતોષે છે હવે y x 1 એ આપેલ ઉકેલના સમૂહની એક સીધી રેખા છે આથિ આ સામાન્ય ઉકેલ નથી તે ડીફરન્સીયલ ઈક્વેશન નો એક ખાસ ઉકેલ છે ઉકેલ ને વ્યાખ્યાયિત કરવા માટે બીજી પરિભાષા નો ઉપયોગ થાય છે અહીં સ્પષ્ટ ઉકેલ અથવા ઇમ્પલીસીટ સોલ્યુશન તરીકે પણ બોલાવ્યા છે તેથી અહીં સ્પષ્ટ ઉકેલ y y જ્યારે ઉકેલના આ સ્વરૂપમાં આપવામાં આવે છે કે y આશ્રિત ચલની જમણી બાજુ બધું જ સ્વતંત્ર ચલો તરીકે સમાવવામાં આવે છે તેથી y અને x નો કોઈ ગર્ભિત સંબંધ આપવામાં આવ્યો નથી પરંતુ આપણે તેને x ની દ્રષ્ટિએ y ના સ્પષ્ટ સંબંધ તરીકે કહીએ છીએ આપણી પાસે y ને કોઈ અન્ય ગર્ભિત સંબંધ x ની દ્રષ્ટિએ આપવામાં આવ્યું છે તેથી તેને સ્પષ્ટ ઉકેલો કહેવામાં આવે છે તેથી જો આપણે આપણા ડીફરન્સીયલ ઈક્વેશન માંથી બહાર નીકળીએ તો આ સ્વરૂપમાં ઉકેલ આવે છે કે y એ x ની ફંકશન ની બરાબર છે ગર્ભિત સમાધાનના કિસ્સામાં આપણને x અને y નો આ સંબંધ મળે છે જે સંબંધ અહીં આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન ને સંતોષે છે આથી આને ગર્ભિત ઉદાહરણ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે જો આપણે આ ડીફરન્સીયલ ઈક્વેશન ને બીજા ક્રમના ડીફરન્સીયલ ઈક્વેશન y k2y 0 કરીએ અને આપણે અવેજી દ્વારા અવલોકન કરી શકીએ અહીં આપણે હવે અમે ઉકેલની તકનીકો પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ એક ઉકેલની આવશ્યકતા છે કારણ કે આ આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન ને સંતોષશે તેથી આપણે અહીં બીજું શું અવલોકન કરીએ છીએ જ્યાં તે સ્પષ્ટ ઉકેલો છે કારણ કે આ y એ x ની જમણી બાજુની દ્રષ્ટિએ આપવામાં આવે છે અહીં તે x નું ફંક્શન છે તેથી આ પછી સ્પષ્ટ ઉકેલ આપવામાં આવે છે y એ x ની દ્રષ્ટિએ જણાવેલ છે yc1cos kx c2sin kx અને હવે ઇમ્પલીસીટ સોલ્યુશન ની ચર્ચા કરીશું અહીં આ સ્પષ્ટ ઉકેલ છે બીજું એક ઉદાહરણ છે જ્યાં x 3yy 0 ને પ્રથમ ક્રમમાં ડીફરન્સીયલ ઈક્વેશન આપવામાં આવે છે અને આ કિસ્સામાં આપણે અવલોકન કરીએ છીએ કે આ x2 3y2 c છે આ ડીફરન્સીયલ ઈક્વેશન ને સંતોષે છે તેથી જો તમે ડીફરન્સીયલ ઈક્વેશન ને સંતોષતા હો તો તે એક ઉકેલ છે જે આપણે સરળતાથી જોઈ શકીએ તેથી જો આપણે ઉદાહરણ તરીકે તફાવત કરીએ તો આ તે જ સંબંધ છે જે આપણને 2 x વત્તા 6 y અને dy ઉપર dxથી મળે છે તેની કિંમત 0 બરાબર છે અહીંથી આપણે ગણતરી કરી શકીએ આપણે અહીં ફક્ત 2 દ્વારા વિભાજીત કર્યું જેથી આપણે અહીં x3yy0 મેળવીશું તેથી સ્વાભાવિક રીતે તે આ ડીફરન્સીયલ ઈક્વેશન ને સંતોષકારક છે પરંતુ અહીં પહેલેથી આ x એ y નું કાર્ય આપવામાં આવ્યું નથી કારણ કે x ની દ્રષ્ટિએ y નો સ્પષ્ટ સંબંધ આપવામાં આવે છે પરંતુ તે x અને y ની દ્રષ્ટિએ અહીં આપવામાં આવેલ એક ગર્ભિત સંબંધ છે તેથી અમે આવા ઉકેલને ઇમ્પલીસીટ સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ તેથી આ સાથે આપણે હવે તારણ પર આવીએ છીએ કે અમે ક્રમ અને ડીફરન્સીયલ ઈક્વેશન ની ડિગ્રી ના આધારે ઈક્વેશન વર્ગીકરણ કરે છે મુખ્યત્વે તે આધારિત છે કે શું ઈક્વેશન લિનિયર અથવા બિન રેખીય ઈક્વેશન છે આપણે આ વ્યાખ્યાનમાં પણ જોયું છે કે વણાંકો ના પરિબળો ના પરિમાણો માંથી કેવી રીતે આ ડીફરન્સીયલ ઈક્વેશન રચાય છે તેથી આપણે ત્યાં આ n પરિબળ ના સમૂહ આપેલ છે અલબત્ત આ ઈક્વેશન ને n વખત વિકલન કરવું પડશે ત્યારબાદ આ પરિબળોને દૂર કરવા માટે n 1 ઈક્વેશન નો સમૂહ મળશે પછી આપણે આશ્રિત ચલો સ્વતંત્ર ચલ અને તેના વિકલન નો સંબંધ મળશે જે ડીફરન્સીયલ ઈક્વેશન છે તેથી હવે ભવિષ્યના વ્યાખ્યાનોમાં ખરેખર આવશે કે આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન નુ સમાધાન કેવી રીતે મેળવવું તેથી ઉકેલ કેવી રીતે મેળવવું કર્વના સમૂહને કેવી રીતે શોધવું કેવી રીતે કર્વ નો કોઈ ચોક્કસ સમૂહ અથવા કર્વ નો સામાન્ય સમૂહ શોધવું તે આપેલા ડીફરન્સીયલ ઈક્વેશન ના ઉકેલ તરીકે હશે બીજા ટર્મમાં આપણે જે ચર્ચા કરી છે તે અહીં n ક્રમના ડીફરન્સીયલ ઈક્વેશન ના સામાન્ય ઉકેલમાં જેમાં n કોન્સ્ટન્ટ છે તેથી સામાન્ય ઉકેલો કશું જ નથી પરંતુ કર્વોને n પરિબળનો પરિવાર છે જે આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન ને સંતોષે છે આ તે સંદર્ભો છે જેનો આપણે વ્યાખ્યાન તૈયાર કરવા માટે ઉપયોગ કર્યો છે તમારું ધ્યાન બદલ આભાર